ફરી લેકચર નંબર 43માં તમારું સ્વાગત છે અને આજે આપણે મૅટ્રિક્સના લિનિયર એલ્જિબ્રાના ટોપિકમાંથી રેન્ક ઓફ મૅટ્રિક્સની ચર્ચા કરીશું અને આપણે જે વ્યાખ્યાની શરૂઆત કરીએ છીએ જેનો આપણે અગાઉના એક લેકચરમાં ઉલ્લેખ કર્યો છે એમ કે જે રેંક ઓફ મેટ્રિક્સ નોનઝીરો રો ની સંખ્યા અથવા પીવોટની સંખ્યાનો રો ઇકેલોન ફોર્મમાં થતો ઘટાડો છે તેથી આ રો રીડ્યુસ ઇકેલોન ફોર્મ ખૂબ મહત્વનું છે તે આપણને મેટ્રિક્સ વિશે ઘણું કહે છે અને તે એક મહત્વપૂર્ણ ખ્યાલ છે જેનો ઉપયોગ આ રેન્કમાં ખૂબ જ ઉપયોગમાં આવે છે તેથી રેંક ઓફ મેટ્રિક્સ એ પીવોટની સંખ્યા છે જે આપણે ઘટાડેલી રો ઇકેલોન ફોર્મમાં જોયેલ છે તેથી દાખલા તરીકે આપણે A લઈએ છીએ જે આપણે પહેલાના લેકચરમાં ઉપયોગમાં લીધું હતું આપણે તેને રો રીડ્યુસ ઇકેલોન ફોર્મમાં પણ જોયો છે જે ફરીથી અહીં આપવામાં આવ્યું છે તેથી આ મેટ્રિક્સનું રો રીડ્યુસ ઇકેલોન ફોર્મ છે અને અત્યારે આપણે અહીં પીવોટ ગણવાની જરૂર છે તો અહીં આ 1 એ પીવોટ છે અને આ 1 એ પીવોટ છે અને આ 2 એ પણ પીવોટ છે તેથી આપણી પાસે 1 2 3 છે અહીં આ રો રીડ્યુસ ઇકેલોન ફોર્મ માં 3 પીવોટ છે તેથી આ મેટ્રિક્સનો ક્રમ 3 છે તેથી ત્યાં 3 પીવોટ અને વ્યાખ્યા મુજબ રેંક ઓફ મેટ્રિક્સ કંઈ નથી પરંતુ તે રો ઇકેલોન ફોર્મમાં કરેલ પીવોટનો ઘટાડો છે જે આ ઉદાહરણમાં 3 છે આપણે આ વ્યાખ્યાનું સરળતાથી ફક્ત એ પરિણામ બનાવી શકીએ કે m × n મેટ્રિક્સનો રેન્ક n અથવા m કરતા વધારે ન હોઈ શકે તેથી m એ રો ની અને કોલમની સંખ્યા છે અને ક્રમ m અથવા n કરતા મોટો હોઇ શકે નહીં તથા તે લઘુત્તમ m અને n કરતા ઓછો હોવો જોઈએ અહીં કારણ સ્પષ્ટ છે કારણ કે આપણી દરેક રો અથવા દરેક કોલમમાં એક કરતા વધારે પીવોટ ન હોઈ શકે કોલમમાં ઓછામાં ઓછું એક પીવોટ અથવા રો હોઈ શકે જેમાં તેને ઓછામાં ઓછું એક પીવોટ હોઈ શકે એક રો માં બે કે તેના કરતા વધુ પીવોટ ન હોઈ શકે કોલમમાં પણ બે કે તેના કરતા વધુ પીવોટ ન હોઈ શકે તેથી આપણે અહીં પીવોટની સંખ્યા વિશે વાત કરી રહ્યા છીએ તેથી તે ક્રમ ન હોઈ શકે તે m કરતા વધારે ન હોઈ શકે અને તે આ m અને n ની સંખ્યાના ન્યૂનતમ કરતા ઓછો અથવા સમાન હોવો જોઈએ

Ax0 આ x2 અને આ x5 જેવા ફ્રી વેરીએબલ લઈને અહીં ઉકેલો લખો તેથી આ ફ્રી વેરીએબલ લઈને આપણે અહીં Ax 0 લખી શકીએ છીએ આ Ax 0 ફોર્મના નિરાકરણનું અવલોકન આપણે પહેલાથી કર્યું છે કારણ કે હવે આપણે જે કરવાનું છે તેના માટે આપણે ખરેખર ક્રમની બીજી વ્યાખ્યાઓ શોધવાની છે કારણ કે તે ફક્ત એક માત્ર વ્યાખ્યા નથી જે આપણે પીવોટની સંખ્યાના સંદર્ભમાં આપી છે તેથી તેના માટે આપણે અહીં થોડી તૈયારીઓની જરૂર છે તેથી જો આપણે હવે કેસ 1 નોટિસ કરીએ જો આપણે આ α1 1 α2 0 લઈએ તો આ આલ્ફાને મૂળભૂત રીતે પસંદ કરીને આ સિસ્ટમનું એક સમાધાન હશે પરંતુ આપણે અહીં જુદા જુદા ઉકેલો શોધી રહ્યા છીએ તેથી આ વિશિષ્ટ કેસમાં આપણે આ α1 ને α2 અને તેને 0 તરીકે પસંદ કરી રહ્યા છીએ તેથી આપણું આ Ax 0 નું સોલ્યુશન બનશે તેથી આ Ax 0 સિસ્ટમના આપણા ઉકેલો છે અને પછી આ Ax 0 આ સમીકરણ આપણે આ ફોર્મમાં લખી શકીએ છીએ

આપણે પહેલા પણ વાત કરી એ પ્રમાણે આ મેટ્રિક્સ A નું અહીં આ x સાથે આ ઉત્પાદન થશે તેથી આ પ્રોડક્ટ A અને આ x સાથે આપણે આ x1 અને પછી પ્રથમ કોલમ વત્તા આ x2 બીજી કોલમ x3 બીજી ત્રીજી કોલમ x4 આગળની કોલમ x5 પણ લખી શકીએ છીએ અને આ 0 ની બરાબર છે તેથી આ મેટ્રિક્સ વેક્ટર પ્રોડક્ટને જોવાની આ બીજી રીત છે જે આપણે આ વેક્ટર સ્વરૂપોમાં લખી શકીએ છીએ તેથી હવે આ છે અને આપણે નિરીક્ષણ કર્યું કે બાદબાકી 2 4 x 1 અને આ અહીં 1 4 સાથેના સમીકરણોની સિસ્ટમનું આ એક સોલ્યુશન છે તો આ 2 છે અને આ x2 એ 1 છે અને આપણે આ બધાને 0 લઈ શકીએ તેથી હવે આપણે આ સાથે અવલોકન કર્યું કે મેટ્રિક્સના આ કોલમ 1 ને બે વખત બાદબાકી કરતા જે પરિણામ મળે તે C1 સૂચવે છે તેથી આ ⟹ 2C1 C2 0 તેથી આ સંબંધમાંથી આપણે ઓછામાં ઓછું એ અવલોકન કર્યું કે આ કોલમ 1 અને કોલમ 2 એક બીજા પર નિર્ભીત છે આપણે આ કોલમ 2 ને અહીં કોલમ 1 ની દ્રષ્ટિએ લખી શકીએ છીએ તેથી કોલમ 2 એ કંઈ નથી તે ફક્ત બે વાર કોલમ 1 છે તેથી તે એક એવું સંબંધ છે જે આપણે મેટ્રિક્સથી ઉપરથી જ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ પરંતુ કેટલીક વખત એ જોવું સરળ નથી હોતું જ્યારે આપણી પાસે ચિત્રમાં વધુ વેક્ટર હોય અત્યારે ફક્ત બે વેક્ટર હતા તેથી આપણે તેને સરળતાથી જોઈ શકીએ છીએ તેથી આપણે જોયું તે પ્રમાણે તે એક એવો સંબંધ છે કે જેમાં કોલમ 2 એ કંઈ નથી પરંતુ તે ફક્ત બે વાર કોલમ 1 છે તેથી આ બે કોલમ એક બીજા પર નિર્ભીત છે આપણે ઝડપથી વધુ બીજો એક કેસ લઈને તેનું નિરીક્ષણ કરશું જ્યાં આપણે α1 0 α2 1 પસંદ કરીશું એનો અર્થ એ કે આપણું આ Ax0 નું સોલ્યુશન આ વેક્ટર દ્વારા દ્વારા આપવામાં આવ્યું અને તે પહેલેથી જ આપવામાં આવ્યું હતું તેથી આ પ્રથમ ત્રીજી અને ચોથી કોલમ છે જેની પીવોટ તેના ઘટાડેલા સ્વરૂપમાં છે તો અહીં Ax 0 છે ફરીથી આ નિરીક્ષણ સાથે આપણે હમણાં સોલ્યુશનને ઠીક કરીશું તેથી સોલ્યુશન કહે છે કે આ Ax0 9 5C1 4C3 0

5C14C30 5C4 બીજું અવલોકન આપણે તેના રીડ્યુસ ઇકેલોન ફોર્મમાંથી શોધી શકીએ છીએ કે આ લાલ રંગના વેક્ટર કોલમ નંબર 1 કોલમ નંબર 3 અને કોલમ નંબર 4 છે તેથી અહીં આ વેક્ટર્સ રીડ્યુસ ફોર્મથી સીધા જ સાબિત કરી શકે છે કે આ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે આ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ રીડ્યુસ ફોર્મની રચના કરે છે જેના વિશે વાત કરી છે અને આપણે જોયું છે આ ફ્રી વેરીએબલને અનુરૂપ કોલમ અહીં લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે અને આ સામાન્ય પરિણામ માત્ર આ વિશિષ્ટ ઉદાહરણ માટે જ નથી કે જે કોલમની પીવોટ રીડ્યુસ ફોર્મમાં હોય છે તે હંમેશા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય છે તે અન્ય કોલમ કે જેમાં આ ફ્રી વેરીએબલ હોય અથવા જેમની પાસે પીવોટ નથી તેઓ પણ ખરેખર લિનિયર ઇન્ડિપેન્ડન્ટ હોય છે તેથી હવે આપણે આપણી રેંક માટેની વ્યાખ્યા ફરીથી લખી શકીએ કે આ બીજું કશું નથી પરંતુ નંબર ઓફ પીવોટ છે પરંતુ હવે આપણે તેને ઇન્ડિપેન્ડન્ટ કોલમની સંખ્યા તરીકે લખી શકીએ છીએ રેન્ક એ બીજું કશું નથી પરંતુ ઇન્ડિપેન્ડન્ટ કોલમની સંખ્યા છે કારણ કે આ કોલમ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ હોય છે અહીં 3 ઇન્ડિપેન્ડન્ટ કોલમ છે અને તે મૂળભૂત રીતે આ પીવોટ કોલમને અનુરૂપ છે તેથી હવે રેન્ક માટેની આપની વ્યાખ્યા એ છે કે મેટ્રિક્સમાં રેન્ક એ બીજું કશું નથી પરંતુ ઇન્ડિપેન્ડન્ટ કોલમની સંખ્યા છે અને ફરીથી તે જ અવલોકન જે આપણે અહીં કોલમ સાથે કર્યું છે આપણે રો સાથે પણ કરી શકીએ છીએ તેથી તે રો જ્યાં આપણને આ પીવોટ મળ્યાં છે ત્યાં સમાન રો આવેલી છે જે આ મેટ્રિક્સમાં ઇન્ડિપેન્ડન્ટ છે તેથી આપણે આ વ્યાખ્યા પણ કરી શકીએ કે મેટ્રિક્સમાં રેન્ક એ બીજું કશું નથી પરંતુ ઇન્ડિપેન્ડન્ટ રો ની સંખ્યા છે અને તે કોલમની સંખ્યાને સમાન છે કારણ કે પીવોટ ની સંખ્યા મૂળભૂત રીતે તેના રીડ્યુસ ફોર્મમાં નિશ્ચિત હોય છે તેથી હવે આપણે બીજી વ્યાખ્યા પણ આપી શકીએ છીએ કે મેટ્રિક્સનો ક્રમ એ બીજું કશું નથી પરંતુ મેટ્રિક્સમાં રહેલ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ રો અથવા લિનિયર ઇન્ડિપેન્ડન્ટ કોલમની સંખ્યા છે આપણે એક મિનિટમાં હજુ એક વધુ વ્યાખ્યા આપીશું તે પહેલાં આપણે ફક્ત આ બે જગ્યાઓ વ્યાખ્યાયિત કરીશું કે કોલમ સ્પેસ એ A ના કૉલમ વેક્ટર્સના ગાળા સિવાય કંઈ નથી તેથી આપેલ મેટ્રિક્સ A માટે આપણે તેની કોલમને વેક્ટર્સ તરીકે લઈએ છીએ અને પછી તેમનો ગાળો તેથી તેને આપણે કોલમ સ્પેસ કહીએ છીએ કારણ કે કોઈપણ વેક્ટરનો કોઈપણ ગાળો એ વેક્ટર સ્પેસ છે જે આપણે પહેલાના લેક્ચર્સમાં જોઇ ચૂક્યા છીએ તેથી અહીં પણ આના વેક્ટર્સના અવકાશ અથવા કોલમ આ કોલમ વેક્ટર્સ પણ વેક્ટર સ્પેસ રચે છે જેને આપણે કોલમ સ્પેસ કહીએ છીએ તો કોલમ સ્પેસ એ વેક્ટર સ્પેસ છે જે A ના કોલમના ગાળા સિવાય કંઈ નથી એ જ રીતે આપણી પાસે રો સ્પેસ છે રો સ્પેસ એ કોલમ સ્પેસની જેમ A ના રો વેક્ટરનો ગાળો છે જો આપણે રો અને તેનો ગાળો લઈએ તો તે ગાળાને રો સ્પેસ કહેવાય અને બીજી રેન્ક માટેની વ્યાખ્યા જે હવે આપણી પાસે છે એ મુજબ મેટ્રિક્સનો ક્રમ એ રો સ્પેસનું પરિમાણ છે કારણ કે અત્યારે આપણે રો વિશે વાત કરી રહ્યા છીએ તો આ રો સ્પેસનું પરિમાણ શું હશે તો તેનું પરિમાણ અહીં સેટ કરેલા તે ગાળામાં લિનિયર ઇન્ડિપેન્ડન્ટ રો ની સંખ્યા હશે તેથી લિનિયર ઇન્ડિપેન્ડન્ટ રો ની સંખ્યા એ ફરીથી ક્રમ સાથેની વ્યાખ્યા છે તેથી અહીં મેટ્રિક્સમાં રો સ્પેસનું પરિમાણ એ કશું નથી પરંતુ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ રો ની સંખ્યા અથવા કોલમ સ્પેસનું પરિમાણ છે તેથી મેટ્રિક્સ A માં કોલમ સ્પેસ એ કશું નથી પરંતુ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ કોલમની સંખ્યા છે તેથી આપણી પાસે હજી સુધીમાં ત્રણ વ્યાખ્યાઓ છે ક્રમ એ કંઇ નથી પરંતુ રો રીડ્યુસ ઇકેલોન ફોર્મમાં કરેલ પીવોટ ની સંખ્યામાં ઘટાડો છે વ્યાખ્યા નંબર 2 એ છે છે કે મેટ્રિક્સનો ક્રમાંક એ મેટ્રિક્સમાં લિનિયર ઇન્ડિપેન્ડન્ટ રો ની સંખ્યા અથવા લિનિયર ઇન્ડિપેન્ડન્ટ કોલમની સંખ્યા છે અને પરિમાણની દ્રષ્ટિએ આપણે એમ પણ કહી શકીએ કે રેન્ક એ કશું નથી પરંતુ A માં રહેલ રો સ્પેસ અને કોલમ સ્પેસનું પરિમાણ છે અહીં રેન્ક નલિટી પ્રમેય છે જેનું આપણે ફક્ત ઉદાહરણની સહાયથી અવલોકન કરીશું તેથી ફરીથી આપણે એ જ ઉદાહરણ સાથે ચાલુ રાખીશું અહીં આપણી પાસે આ A છે અને તેના રીડ્યુસ ફોર્મના પિવોટ એલિમેંટ છે આપણી પાસે Ax 0 સોલ્યુશન પણ હતું જે આ ફોર્મમાં લખ્યું જે ઉકેલો ઉત્પન્ન કરે છે તેથી અહીં A નો રેન્ક 3 છે કારણ કે લિનિયર ઇન્ડિપેન્ડન્ટ રો ની સંખ્યા અથવા લિનિયર ઇન્ડિપેન્ડન્ટ કોલમની સંખ્યા છે અથવા પીવોટ ની સંખ્યા છે જેનો રેન્ક 3 છે A ની નલિટી શું છે યાદ રાખો કે નલિટી એ નલ સ્પેસનું પરિમાણ છે અને અહીં નલ સ્પેસ એ Ax0 ના ઉકેલોનો સેટ છે તેથી આપણી પાસે Ax 0 ના સોલ્યુશન સેટમાં 2 પરિમાણ છે કારણ કે આ તે બે વેક્ટર છે જે આ સમૂહમાં કોઈપણ સોલ્યુશન ઉત્પન્ન કરી શકે છે અને આ બંને વેક્ટર્સ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે તેથી અહીં A ની નલિટી 2 છે કારણ કે આ ચોક્કસપણે રીડ્યુસ રો ઇકેલોન ફોર્મમાં રહેલા ફ્રી વેરીએબલની સંખ્યા છે સામાન્ય રીતે અથવા પહેલા આપણે ફરી એક વાર આ ઉદાહરણ વિશે વાત કરીએ તેથી અહીં આપણી પાસે રેન્ક 3 છે અને નલિટી 2 છે જ્યારે આપણે આ બે ઉમેરીશું તો તે 3 2 થશે આપણે અહીં Ax 0 ના અજાણ્યા વેરીએબલોની સંખ્યા મેળવીશું અહીં કારણ સ્પષ્ટ છે કારણ કે રેન્ક એ પીવોટ ની સંખ્યાને બરાબર રીતે વ્યાખ્યાયિત કરે છે અને આ નલિટી કઈ નથી પરંતુ આ જાણીતા પીવોટ ની સંખ્યા છે તેથી આપણે હમણાં પૂરતું દરેક કોલમને આવરી લઈએ છીએ અહીં આપણી પાસે પીવોટ છે તો આપણે ક્રમની કરીશું તો અહીં 1 વત્તા 1 અને આ 1 વત્તા 1 આમ આપણી પાસે 3 રેન્ક છે કારણ કે આ 3 કોલમમાં પીવોટ છે અને આ બે કોલમમાં પીવોટ નથી તેથી તેઓ ફ્રી વેરીએબલ હશે અને તે A ની નલિટી સિવાય બીજું કશું નથી તેથી તે અહીં અંતમાં ઉમેરાશે કે કોલમની સંખ્યા અથવા Ax માં અજાણ્યાની સંખ્યા એ b ની બરાબર છે તેથી આ બે 3 2 એ 5માં ઉમેરાશે આ કિસ્સામાં આપણી પાસે 5 કોલમ છે સામાન્ય રીતે આપણે આને કેવી રીતે વાંચી શકીએ A ની નલિટી એ નલ સ્પેસના પરિમાણ સિવાય બીજું કંઈ નથી જે અગાઉના કિસ્સામાં 2 હતું જેનો અર્થ થાય છે ફ્રી વેરીએબલની સંખ્યા અથવા આપણી નોંધણીમાં આપણે આ ફ્રી વેરીએબલની સંખ્યાને n માઇનસ r લઈ શકીએ કારણ કે આપણી પાસે n કોલમ છે અને r એ રો છે જ્યાં આપણી પાસે પિવોટ છે તેથી આ n માઇનસ r અથવા આ r એ મૂળભૂત રીતે મેટ્રિક્સનો ક્રમ છે કારણ કે આ તે રો છે જ્યાં પીવોટ છે તેથી A નો ક્રમ r છે જે પીવોટ એલિમેંટ સંખ્યા છે તેથી અહીં r એ ક્રમ છે અને આ નલિટી n r છે તેથી આ રેન્ક નલિટી પ્રમેય કશું જ નથી પરંતુ તે મેટ્રિક્સનો ક્રમ અને મેટ્રિક્સની નલિટી નો સરવાળો છે તેથી r વત્તા આ n r માં n ઉમેરવા જ જોઈએ જે મેટ્રિક્સમાં કોલમની સંખ્યા છે તેથી તેને રેન્ક નલિટી પ્રમેય કહે છે તેને રેન્ક એ નલિટી એ n કહેવામાં આવે છે હવે અહીં આપણે મેટ્રિક્સ નો ક્રમ શોધીશું તેથી આ મેટ્રિક્સનો ક્રમ અહીં 3 0 2 2 છે અને તે પછી આપણે શું કરવાની જરૂર છે રેન્ક શોધવા માટે આપણે તેને રો રીડ્યુસ ઇકેલોન ફોર્મમાં બદલવું પડશે તેથી આ સ્થિતિમાં આપણે અહીં રો નંબર 1 ને બે ગણી કરીને તેમાં ઉમેરી 0 પર સેટ કરવાનો પ્રયત્ન કરીશું અને તે આપણને અહીં 0 આપશે આ 42 જેમ છે તેમ જ રહેશે અને અહીં 24 અને બાદમાં આ 2 તેથી આ 28 થશે અને પછી આપણી પાસે 58 છે તેથી ખરેખર આપણે આને રો નંબર 1 માં બે વખત ઉમેરી રહ્યા છીએ આમ આ 24 હતું અને પછી આ 28 છે અહીં પણ 54 વત્તા 2 વત્તા 4 જે 58 થયું અને તે જ રીતે અહીં આપણે અહીં 7 વડે ગુણાકાર કરીશું અને પછી બાદબાકી કરીશું તેથી આપણને આ રો મળશે તેથી આ રો રીડ્યુસ ઇકેલોન ફોર્મ છે અને આ રો રીડ્યુસ ઇકેલોન ફોર્મમાં આપણે હવે પિવાટ્સની સંખ્યા ગણીશું તેથી આપણી પાસે અહીં એક પીવોટ છે અને અહીં બીજું પીવોટ 42 છે તેથી અહીં આપણી પાસે કુલ 2 પીવોટ છે અને અહીં તે આ મેટ્રિક્સનો ક્રમ 2 થશે તેથી ક્રમ મેળવવાની આ એક સરળ રીત છે અહીં આપણે ફક્ત મેટ્રિક્સ લઈએ છીએ અને તેને રો રીડ્યુસ ઇકેલોન ફોર્મ સુધી ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને પછી પીવોટ ની સંખ્યા ગણીએ છીએ અને તે મેટ્રિક્સનો ચોક્કસ ક્રમ હોય છે ચાલો બીજો દાખલો લઈએ જ્યાં A નો રેન્ક શોધીશું તેથી ક્રમ 3 ડિટર્મિનન્ટની દ્રષ્ટિએ ક્રમ નક્કી કરવાની બીજી એક રીત પણ છે જે આપણે ટૂંક સમયમાં આપીશું તેથી સબમટ્રિક્સની પ્રથમ વ્યાખ્યા આ છે માની લો કે આ A એ કોઈ પણ mn મેટ્રિક્સનો ઓર્ડર છે પછી A માંથી કેટલીક રો અને કેટલાક કોલમને કાઢીને મેળવેલ મેટ્રિક્સને સબમટ્રિક્સ કહેવાય છે તેથી આ આપેલ મેટ્રિક્સમાં આપણે પ્રથમ રો દૂર કરીએ પછી ત્રીજી કોલમ અને પછી જે કંઈપણ આ મેટ્રિક્સમાં બાકી છે તે સબમટ્રિક્સ છે અથવા આપણે વધુ રો અને વધુ કોલમ કાઢીએ તેથી કેટલીક રો અને કેટલાક કોલમને દૂર કરીને બનતા આ નાના મેટ્રિક્સને સબમેટ્રિક્સ કહેવામાં આવે છે તેથી અહીં જે ક્રમ વ્યાખ્યાયિત થયેલ છે તેને ડિટર્મિનન્ટ n થી પણ વ્યાખ્યાયિત કરી શકાય છે m × n મેટ્રિક્સ A નો રેન્ક r હોય છે આ રેન્ક r ત્યારે જ હશે જો તે r × r ફક્ત સબમેટ્રિક્સ હોય તો સ્કવેર સ્કવેર એ નોનઝીરો ડિટર્મિનન્ટ સાથેનો સબમટ્રિક્સ છે તેથી હવે આપણને આ આપેલ મેટ્રિક્સ r × r સબમેટ્રિક્સમાંથી બહાર નીકળવું પડશે જેમાં નોનઝીરો ડિટર્મિનન્ટ છે જ્યા દરેક સ્કવેર ડિટર્મિનન્ટનો ડિટર્મિનન્ટ અથવા r 1 નો દરેક સ્કવેર સબમટ્રિક્સ અથવા વધુ રો એ 0 છે તેથી આપણે આખા મેટ્રિક્સથી શરૂઆત કરવી પડશે ઉદાહરણ તરીકે જો તે 2 બાય 3 નો મેટ્રિક્સ છે તો 2 બાય 2 સબમેટ્રિક્સ છે કે નહિ તે આપણે જોવું પડશે અને એ પણ જોવું પડશે કે તે બધા 0 છે તો આપણે બીજા સ્તર પર જવું પડશે વગેરે તેથી આપણે હવે આ સબમેટ્રિક્સને નોનઝેરો ડિટર્મિનન્ટ સાથે જોવાનું છે કોઈ ચોક્કસ કેસમાં જ્યારે A એક સ્કવેર એન ક્રોસ એન મેટ્રિક્સ હોય તો તે n રેન્ક ધરાવે છે જો det A 0 ધારો કે જો આપણી પાસે સ્ક્વેર મેટ્રિક્સ છે અને તેનો ડિટર્મિનન્ટ 0 બરાબર નથી તો તે પૂર્ણ રેન્ક ધરાવે છે તેથી તેનો ક્રમ n છે કારણ કે ડિટર્મિનન્ટ પોતે જ 0 નથી જો ડિટર્મિનન્ટ 0 હોય તો આપણે n 1 ના ઓર્ડરમાં આ વિવિધ સબમટ્રાઇસીસ ઘટાડવી પડશે આપણે ઓર્ડર n ની તમામ સબમટ્રાઇસીસ અને તેમના ડિટર્મિનન્ટને તપાસવા પડશે જો તે બધા 0 હોય તો આપણે n 2 ઘટાડવું પડશે તેથી આગળ ઘટાડતા રહેવું પડશે પરંતુ હમણાં પૂરતું આ n 1 સબમેટ્રાઇક્સમાં પણ કોઈ નોનઝેરો ડિટર્મિનન્ટ છે પછી તે ક્રમ તે n 1 હશે અને 0 મેટ્રિક્સનો ક્રમ 0 થશે કારણ કે આપણી પાસે ઉદાહરણ નથી અહીં આ નોનઝેરો ડિટર્મિનન્ટ સાથેનું કોઈપણ સબમટ્રિક્સ લઈએ ઓછામાં ઓછું લેવલ 1 સુધી લો કારણ કે બધી એંટ્રીસ 0 છે તેથી કોઈ પણ ઓર્ડરમાં લેવાયેલ સબમટ્રાઇસીસનો ડિટર્મિનન્ટ 0 હશે તેથી આ તે છે જેનો 0 મેટ્રિક્સનો રેન્ક 0 છે અહીં આપણે આ A3 1 2 6 2 4 3 1 2 સરળ ઉદાહરણ લઈશું હવે આ ઉદાહરણમાં આપણે અવલોકન કરી શકીએ કે આ A નો આ ડિટર્મિનન્ટ 0 છે જે સ્પષ્ટ રીતે દેખાય છે કારણ કે અહીં 1 1 2 અને આ 3 1 2 રો પણ છે તેથી આનો ડિટર્મિનન્ટ 0 હશે તેથી A નો ડિટર્મિનન્ટ 0 છે તેનો અર્થ એ કે હવે તેનો રેન્ક 3 હોઈ શકતો નથી કારણ કે આપણને આ 3 × 3 મેટ્રિક્સ નથી મળી રહ્યો તે નોનઝીરો હોવું જોઈએ તથા ડિટર્મિનન્ટ પણ નોનઝીરો હોવો જોઈએ ત્યાર પછી જ રેન્ક 3 થય શકે તેથી હવે રેન્ક 3 કરતા ઓછો હશે તેથી આપણે હવે 22 ઓર્ડરના સબમેટ્રાઇક્સના ડિટર્મિનન્ટને તપાસવાના છે તેથી ઉદાહરણ તરીકે જો આપણે 2 × 2 ના કોઈપણ સબમેટ્રિક્સ લઈએ તો આપણે આ બીજી રો ત્રીજી કોલમ અને ત્રીજી રો ને છોડીને લઈએ છીએ તેથી આપણી પાસે આ ડિટર્મિનન્ટ છે અને હવે અહીં ડિટર્મિનન્ટ 6 6 હશે તેથી ફરી આ 0 થશે અમે અન્ય 1 2 2 4 લઈએ એક વધુ સબમેટ્રિક્સ પણ અહીં 0 છે જ્યારે આપણે ડિટર્મિનન્ટ લઈએ છીએ આપણે કોઈપણ ડિટર્મિનન્ટ આ 6 4 6 અને આ 4 અને 3 અને 2 લઈએ છીએ તેથી અહીં પણ 12 12 0 તેથી આપણે આ 2 × 2 ઓર્ડરના મેટ્રિક્સમાંથી ગમે તે ડિટર્મિનન્ટ લઈએ તેનો જવાબ 0 જ થશે તેથી બધા 2 × 2 સબમેટ્રાઇસેસમાં ડિટર્મિનન્ટ 0 હોય છે અને તે જ કારણ છે હવે અહીં આપણે ઓર્ડર 1 ના આ ડિટર્મિનન્ટને શોધી કાઢવાનો છે પરંતુ તે કોઈપણ રીતે નોનઝીરો મેટ્રિક્સ છે તેથી આપણી પાસે જે પણ મૂલ્ય છે તેથી તે કિસ્સામાં ક્રમ 1 હોવો જોઈએ કારણ કે તે 0 મેટ્રિક્સ નથી તેથી અહીં ક્રમ 1 છે અને આ ઉદાહરણમાં આપણે બીજું ઉદાહરણ લઈએ જ્યાં ફરીથી આપણે A નો આ ડિટર્મિનન્ટ 0 છે કે નહિ તેની તપાસ કરીએ તેથી જ્યારે ડિટર્મિનન્ટ A 0 હોય ત્યારે રેન્ક મેટ્રિક્સના ક્રમ કરતા ઓછો અથવા બરાબર હોવો જોઈએ તે અહીં સ્કવેર મેટ્રિક્સ છે તેથી ક્રમ 3 અને આ કિસ્સામાં દાખલા તરીકે આપણે અવલોકન કરીએ છીએ કે આ ડિટર્મિનન્ટ પોતે લઈએ છીએ જો મૂલ્ય 4 6 2 તો | 1 2 3 4 | ≠ 0 તેથી તે 0 ના બરાબર નથી તેથી આપણી પાસે સબમટ્રિક્સ છે જેનો ઓર્ડર 2 નો સબમટ્રિક્સનો ડિટર્મિનન્ટ 0 નથી અને ત્યાં આપણે નક્કી કરી શકીએ કે હવે તેનો રેન્ક 2 હોવો જોઈએ તેમ છતાં તે ક્રમ મેળવવાની પહેલાંની પ્રક્રિયા કરતા થોડું મુશ્કેલ છે તેમાં આપણે રો રીડ્યુસ ઇકેલોન ફોર્મ માં ઘટાડીને પછી સરળતાથી ઓળખી શકતા કે ક્રમ શું છે અહીં તમારે ડિટર્મિનન્ટના આ જુદા જુદા ઓર્ડર શોધવા અને તપાસવું પડશે કે કંઈ નોનઝીરો છે કે નહીં ઉદાહરણ તરીકે આ એક સહેલું હતું જે આપણે સરળતાથી જોયું છે કે આ સબમેટ્રિક્સમાં ડિટર્મિનન્ટ નોનઝીરો છે તેથી ક્રમ 2 છે જો આપણે આઇડેનટિટિ મેટ્રિક્સ લઈએ તો આપણે જાણીએ છીએ કે | A | 1 ≠ 0 અને તેથી આ મેટ્રિક્સનો ક્રમ 3 છે સમાપન પર આવીએ આપણે અહીં શું જોયું આપણે રેન્કની વિવિધ વ્યાખ્યાઓ જોઇ એક એ હતી કે રો રીડ્યુસ ઇકેલોન ફોર્મમાં પીવોટની સંખ્યા બીજુ એક લિનિયર ઇન્ડિપેન્ડન્ટ રો ની સંખ્યા હતી જ્યાં સંખ્યાબંધ ઇન્ડિપેન્ડન્ટ કોલમ હતી અને આપણે કોલમ સ્પેસના પરિમાણ વિશે પણ વાત કરી કે જે રો સ્પેસ ના ક્રમ પરિમાણ સિવાય બીજું કંઈ નથી તે પણ ક્રમ છે અને આપણે ડેટર્મિનન્ટની દ્રષ્ટિએ ક્રમ પર પણ ચર્ચા કરી છે તેથી આ અહીં ઉપયોગમાં લેવાતા રેફરન્સ છે અને તમારા ધ્યાન બદલ આભાર